બાઉન્ડ્રી પર તરંગોનું પરાવર્તન I ટેન્સ સ્ટ્રીંગ પર તરંગ અત્યાર સુધી આપણે વિદ્યુતચુંબકીય તરંગો ઉર્જા પરિવહન મોમેન્ટમ પરિવહન અને આ બધી બાબતો વિશે વાત કરી આપણે આના પર ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ આ વ્યાખ્યાનમાં શું થાય છે જ્યારે વિદ્યુતચુંબકીય તરંગો બે જુદા જુદા માધ્યમોની બાઉન્ડ્રી માં આવે છે ત્યારે શું થાય છે આપણે બધા જાણીએ છીએ કે તેઓ પરાવર્તિત થાય છે અથવા ટ્રાન્સમિટ થાય છે તે સહગુણાંકો શું છે આપણે તે સમજવા માંગીએ છીએ અને આ આપણે મેક્સવેલના સમીકરણો Maxwell's equations અને સંબંધિત બાઉન્ડ્રી કંડિશન્સ થી પ્રાપ્ત કરી શકીશું તેથી પ્રથમ હું શું કરીશ સમજાવીશ કે કેમ યાંત્રિક તરંગો દ્વારા બાઉન્ડ્રી પર પરાવર્તન થાય છે અને પછી વિદ્યુતચુંબકીય તરંગો પર જઈશ તેથી આપણે આ વ્યાખ્યાનમાં બાઉન્ડ્રી પર EM તરંગોના પરાવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને આપણે પોતાને સીમિત રાખીશું કારણકે આપણે તે ઘટનાને સમજવા માંગીએ છીએ જયાં બે તરંગો સપાટી પર લંબ આવે છે પરંતુ પહેલા તમે સમજો કે બાઉન્ડ્રીના કારણે જ પરાવર્તન થાય છે ચાલો પહેલા સમજીએ કે જો યાંત્રિક તરંગ હોય ઉદાહરણ તરીકે હું તાર પર એક તરંગ લઉ આપણે એક તાર પર તરંગ લઈ શકીએ ધારો કે આપણે બે જુદા જુદા તાર લઈએ છીએ એકનું માસ 1 પ્રતિ મીટર વર્ગ છે બીજાનું માસ થોડું અલગ 2 પ્રતિ મીટર વર્ગ છે પછી આ બાઉન્ડ્રી પર શું થાય છે જો ત્યાં કોઈ તરંગ આવી રહ્યું હોય ધારો કે અહીં એક તરંગ મળે છે અને પછી બીજી બાજુ તે જ તરંગ છે ધારો કે આમ થાય તો શું થશે હવે આ બિંદુ પર વિસ્થાપન y છે ચાલો અહીં આપણે જનરાલિટી ના કઈ લોસ વિના x0 લઈએ ઇન્સિડેન્ટ તરંગ એ yI છે અને પ્રસારિત તરંગ એ yT છે જો ત્યાં કોઈ પરાવર્તન થતું ન હોય તો પછી શું થશે હું જાણું છું કે જો બંને બાજુથી તરંગ આવે તો વિસ્થાપન સમાન દેખાશે તેથી x0 પર yIyT હોવું જોઈએ વધુ એક સમીકરણનું શું જો હું અહીં આ બિંદુને જોઉં તો આ એક શૂન્ય માસ છે તમે કલ્પના કરી શકો છો કે આ શૂન્ય માસ સાથે ખૂબ જ નાનું બિંદુ છે અને તેથી બાઉન્ડ્રી પરના બિંદુ પર ફોર્સ શૂન્ય હશે બાકી તે અનંત પ્રવેગ સાથે આગળ વધશે અને ફોર્સ કેટલો આપવામાં આવે છે ચાલો આગળની સ્લાઈડમાં જોઈએ જો મારી પાસે આ બાઉન્ડ્રી હોય જ્યાં ડાબી બાજુ મારી પાસે આ વિસ્થાપન છે જમણી બાજુ મારી પાસે બીજું વિસ્થાપન છે પછી બાઉન્ડ્રી પર જો હું ડાબી બાજુથી જોઉં તો તારમાં ટેન્શન T છે યાદ કરો કે હું ખૂબ નાનું એમ્પ્લિટ્યૂડ લઈ રહ્યો છું તેથી T તે જ રહે છે અને તેથી આ બિંદુએ આ ખૂણા પર T જેટલો ફોર્સ લાગે છે જે થીટા ખૂણા પર લાગે છે આ નો હોરીઝોન્ટલ ઘટક t cos આપે છે ચાલો તેને 1 કહીએ કારણકે હું ડાબી બાજુથી આવું છું અને વેર્ટીકલ ઘટક t sin છે જમણી તરફ ટેન્શન સમાન જ છે પરંતુ તે 2 ખૂણો બનાવે છે તેથી હોરીઝોન્ટલ ફોર્સ t cos 2 બનશે અને વર્ટીકલ ફોર્સ t sin બનશે નાનો ખૂણો આશરે અથવા નાના ખૂણાના એમ્પ્લિટ્યૂડ માટે હું cos 1અને cos 2 ને 1 તરીકે લઈ શકું છું અને તેથી હોરીઝોન્ટલ ઘટકો કેન્સલ થઇ જશે અને તે તમને શૂન્ય આપે છે કારણકે વાદળી માટેનું ઘટક જમણી તરફ છે અને લાલ માટેનું ઘટક ડાબી તરફ છે જો કે વર્ટીકલ ઘટકો કારણકે હું ઉપર માટે sin 2 લઈ રહ્યો છું તેથી તે T થશે 1એ અંદાજેtan 1 જેટલું જ છે જે yI∂x સમાન છે એ જ રીતે 2tan 2yT∂x છે અને તેથી નેટ ફોર્સ T yT∂x yI∂x થશે અને તરંગના સમીકરણ પરથી હું આ લખી શકું છું કે બંને તરંગો જમણી તરફ મુસાફરી કરી રહ્યા છે તેથી T 1v2yT∂t1v1yI∂t0 થશે અહીં v2એ વેગ છે 1≅tan 1yI∂x 2≅tan 2 yT∂x Net forceTyT∂x yI∂xT 1v2yT∂t1v1yT∂t તેથી મારી પાસે જે બે સમીકરણો છે તે આ ડાબી બાજુના તાર અને આ જમણી બાજુના તાર માટે છે મારી પાસે yIyT છે અને મારી પાસે 1v2yT∂t1v1yT∂t0 છે અહીં yIyT છે તેથી yI∂tyT∂t છે કારણકે તેઓ સમાન ફેઝ માં છે આ કન્ડિશન બધા સમય માટે સંતોષાય છે અને તેથી મારી પાસે 1v21v1yI∂t0 છે કારણકે yIyT yI∂tyT∂t 1v21v1yI∂t0 આનો અર્થ છે કે આ ઢાળ શૂન્ય છે એનો અર્થ છે કે મધ્યમ બિંદુ અથવા કનેક્ટિંગ બિંદુ માટે કોઈ વેગ નથી અથવા વેગ સમાન છે જો વેગ સમાન હોય તો બે માધ્યમો સમાન હોય છે અને તેથી સમગ્ર તરંગ પ્રસારિત થાય છે પરંતુ આ ચોક્કસપણે શૂન્ય હોઈ શકતું નથી પછી હું કેવી રીતે સમીકરણોને સેટિસ્ફાય કરી શકું કાં તો yI∂t0 છે જે શક્ય નથી અથવા વેગ સમાન છે તેથી બધા સમયે બધા સમીકરણો ને સંતોષવા માટે મારે પછી yR પરાવર્તિત y પણ લેવું પડશે તેથી જ્યારે પણ કોઈ બાઉન્ડ્રી હોય તે બાઉન્ડ્રીની બંને બાજુઓની ગતિ જુદી હોય છે ત્યાં એક પરાવર્તિત તરંગ પણ હોવું જોઈએ અન્યથા આ સમીકરણો સંતોષવાની સમસ્યાઓ ઉભી થાય છે જે આપેલ સમીકરણો માટે સાચુ છે તેથી હવે આપણે શું કહી શકીએ કે આ બાજુએ અને જમણી બાજુએ જુદા જુદા માસ ની તાર છે તેથી yI વિસ્થાપન સાથે એક ઇન્સિડન્ટ તરંગ yR વિસ્થાપન સાથે એક પરાવર્તિત તરંગ અને yT વિસ્થાપન સાથે ટ્રાન્સમિટેડ તરંગ હશે બાઉન્ડ્રીના કારણે આપણી પાસે બધા સમયે વિસ્થાપન સમાન હોવું જોઈએ અહીં મારી પાસે yIyRyT છે આ સમીકરણ નંબર એક છે મારી પાસે નેટ ફોર્સ શૂન્ય પણ હોવું જોઈએ ડાબી બાજુએ નેટ વિસ્થાપન yIyR છે અને તેનો વર્ટિકલ ઘટક ફરીથી બનશે જે આનું ∂x અને ટેન્શનનો ગુણાકાર હશે આ ડાબી બાજુનો નેટ ફોર્સ છે અહીં માઇનસ સાઈન છે જમણી બાજુ T yT∂x હશે અને આના બરાબર 0 હશે આ મારું સમીકરણ બે છે ચાલો તેમને સમયના સમીકરણમાં કન્વર્ટ કરીએ અહીં હું T ને છોડી શકું છું કારણકે જમણી બાજુ 0 છે પછી મને yI∂x yR∂x yT∂x મળશે આ બધાને પ્લસ બનાવી શકાય છે ઇન્સિડન્ટ તરંગ ડાબી બાજુથી જમણી બાજુ આવે છે અને તેથી આ 1v1y1∂t થશે પરાવર્તિત તરંગ ડાબી બાજુ જાય છે તેથી આ 1v1yR∂t થશે અને આ 1v2yT∂t જેટલું હોવું જોઈએ ફરીથી વિસ્થાપન બધા સમય પર સમાન હોય છે અને તેથી હું સમય ડેરિવેટિવ ને બહાર લઉ છું અને હું yIv1yRv1 yTv2 લખી શકું છું અથવા v2yIv2yR v1yT લખી શકું છું આ મારું સમીકરણ બે છે હું આ બે સમીકરણો સોલ્વ કરું તો મને yTઅને yR નું સમીકરણ yI ના સંદર્ભમાં મળશે ચાલો આપણે તે કરીએ yIyRyT TyIyR∂xTyT∂x0 yI∂xyR∂xyT∂x 1v1y1∂t1v1yR∂t 1v2yT∂t yIv1yRv1 yTv2 v2yIv2yR v1yT હવે હું આગળની સ્લાઈડ પર સમીકરણો ફરીથી લખીશ મારી પાસે yIyRyT છે આ સમીકરણ 1 છે અને v2yIv2yR v1yT આ સમીકરણ 2 છે સમીકરણ 1 નો v1 દ્વારા ગુણાકાર કરો અને તેને સમીકરણ 2 માં ઉમેરો તો તમને v1 v2yIv1v2yR 0 મળશે અને આ મને yRv2 v1v2v1yI આપે છે તેથી હવે તમે જાણો છો કે yR શું છે ફરીથી સમાન મેનીપ્યુલેશન કરો અને તમને yT મળશે જે yT2 v2v2v1yI છે ચાલો બાઉન્ડ્રીની કંડિશન્સ ને ઝડપથી તપાસીએ જો હું yIyRv2 v1v2v11yI લઉં તો તે મને 2 v2v2v1આપે છે જે અહીં મારો જવાબ છે અહીં નોંધો કે જો v2 એ v1 કરતાં ઓછું હોય તો yR અને yI વિરુદ્ધ ચિન્હ ના હશે તેનો અર્થ એ કે જો મારી જમણી બાજુએ ભારે તાર હોય જે આ બાજુને ખૂબ નાનું બનાવે છે તો મને પરાવર્તિત તરંગ માટે ફેઝ ચેન્જ મળશે હવે આ જવાબ છે જે આપણને તાર પર તરંગ માટે મળે છે તમે આ એમ્પ્લિટ્યૂડ સાથે પણ બતાવી શકો છો તે આવતી ઉર્જા એ પરાવર્તિત ઉર્જા વત્તા ટ્રાન્સમીટેડ ઉર્જા જેટલી છે જે ઉર્જા સંરક્ષણ દ્વારા જરૂરી છે સમાન પ્રકારના સમીકરણો હવે વિદ્યુતચુંબકીય તરંગો માટે મેળવવામાં આવશે વિદ્યુતચુંબકીય તરંગો માટે બાઉન્ડ્રીની સ્થિતિ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના સંદર્ભમાં હોય છે અને તે બાઉન્ડ્રી કંડિશન્સ આપણને બતાવશે કે આવનારા વિદ્યુતક્ષેત્રના એમ્પ્લિટ્યૂડનો કેટલો ભાગ પરાવર્તિત થશે અને કેટલો ભાગ પ્રસારિત થશે તે આપણે હવે આગળના વ્યાખ્યાનમાં જોઈશું